સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના કોર્સમાં આ લેક્ચરમાં સ્વાગત છે આ ડેમોમાં પોઝિશન ઈન્ડિપેન્ડન્ટ કોડ કેવી રીતે કાર્ય કરે છે તેનું ઉદાહરણ જોઈશું તેથી પહેલાનાં નિદર્શનમાં આપણે રનટાઈમ રિલોકેટેબલ કોડ તરફ જોયું અને આપણે જોયું છે કે તેને જરૂરી છે કે લોડર પાસે ઘણું બધું કામ છે અને તેને કોડને સંશોધિત કરે છે અને દરેક સ્થળોએ સરનામાંને ઠીક કરે છે અને પીઆઈસી પોઝિશન સ્વતંત્ર કોડ દ્વારા આમાંથી ઘણું વધારે સરળ બને છે તેથી આપણે તે જ કોડનો ઉપયોગ કરીશું જેમ કે આપણે પહેલાનું પ્રદર્શન કર્યું છે આ કોડ વર્ચુઅલ મશીનમાં ડાઉનલોડ કરી શકાય છે જે આ કોર્સની સાથે આવે છે ઉદાહરણ અહી nptel codesmodule5relocgot પર હાજર છે આપણે પહેલાની જેમ બરાબર એ જ લાઇબ્રેરિનો ઉપયોગ કરીએ છીએ એ લાઇબ્રેરીને mylib c કહેવામાં આવે છે અને અહીં બતાવ્યા પ્રમાણે તેમાં mylib int છે set mylib int અને get mylib int ને સેટ કરવા અને મેળવવાના ફંકશન છે અને પહેલાની જેમ આ માટેનો ડ્રાઇવર જેની પાસે set mylib int અને get mylib int નો એક્સેસ છે પોઝિશન સ્વતંત્ર કોડ જનરેટ કરવા માટે આદેશ અથવા કમ્પાઈલર વિકલ્પો થોડો અલગ છે આ ઉદાહરણમાં આ કરવા માટે કેવી રીતે મેક ફાઇલ ને makelib pic ની જરૂર પડશે જે એક સ્થાન સ્વતંત્ર કોડ લાઇબ્રેરી અથવા પીક લાઇબ્રેરી તરીકે લાઇબ્રેરી બનાવે છે તમે અહીં જુઓ છો કે આપણી પાસે વધારાના વિકલ્પ fpic છે જે પોઝિશન સ્વતંત્ર કોડ લાઇબ્રેરી જનરેટ કરવા માટે કમ્પાઇલર યુઝ કરશે અને પહેલાં આપણે પણ આ લાઈબ્રેરીને libmylib pic diss કરવી પડશે તેથી જ્યારે આપણે આ વિસ્થાપન ખોલીએ ત્યારે તમે નોંધ્યું તે પ્રથમ વસ્તુ જે આપણે પહેલાં જોયું છે તેની તુલનામાં કોડ ખૂબ જ અલગ લાગે છે જે લોડ ટાઇમ રિલોકેશન સાથે છે જો આપણે આ પાછલા લાઇબ્રેરી કોડ સાથે સરખાવીએ છીએ જે આપણે પ્રાપ્ત કર્યું છે તમે જોશો કે બંને સંપૂર્ણપણે અલગ છે તેથી આપણે અહીં શું થાય છે તે જોશું હવે set mylib int ઇનપુટ પરિમાણલેશે X અને ગ્લોબલ ચલ mylib int તે મૂલ્ય સાથે સેટ કરશે આ એક Pic કોડ સાથે ખૂબ જ અલગ રીતે કરવામાં આવે છે તેથી આવશ્યકપણે આ બે સૂચનો સ્ટેક ફ્રેમ બનાવે છે આગળની સૂચના આ ફંકશન X86 get pc thunk ax માટે કોલ છે આ કાર્ય શું કરે છે તે કંઇક છે જે કમ્પાઇલરે આ ફંક્શનમાં ફક્ત બે નિવેદનો છે તે સ્ટેક પોઇંટર અથવા સ્ટેક પોઇન્ટરની સામગ્રીને ઇએક્સ રજિસ્ટરમાં ખસેડે છે અને પછી પાછો આવે છે તેથી નોંધ લો કે જ્યારે કોલ કરવામાં આવે ત્યારે આ કોલ માટેનું વળતર સરનામું જે આ સૂચનાને અનુરૂપ સરનામાંને અનુરૂપ હોય તે સ્ટેક પર પુશ કરવામાં આવે છે અને તે સમયે સ્ટેક પોઇંટર તે વળતર સરનામાં તરફ નિર્દેશ કરે છે તેથી તેમાં શું ખસેડવામાં આવે છે ઇએક્સ રજીસ્ટર એ નીચેની સૂચનાનું સરનામું છે જે આ સૂચના છે આપણે આવું કરવા પાછળનું કારણ એ છે કે તમે આ વિશેષ સૂચનાનું સરનામું મેળવવા માંગો છો અને આ સૂચના ફરીથી સ્થાનાંતરિત થઈ શકે છે તેથી તેથી આપણે સરનામાંને હાર્ડકોડ કરી શકતા નથી પરંતુ આ સૂચનાનું સરનામું મેળવવાનો પરોક્ષ રસ્તો શોધી શકો છો આગળ આપણે ઇએક્સ રજીસ્ટરમાં 0x1AB8 ની કિંમત ઉમેરીશું તેથી આ મૂલ્ય GOT ટેબલ તરીકે ઓળખાતા કોષ્ટકનું સરનામું આપે છે તો આ GOT ટેબલ છે તેથી આ સૂચનાના અંતે જી કોષ્ટકનું સરનામું ઇએક્સ રજિસ્ટરમાં ખસેડવામાં આવે છે અને પછી જી ટેબલમાં 14 પર mylib int નું વાસ્તવિક સરનામું સંગ્રહિત છે પછી આ સરનામું EAX રજિસ્ટરમાં ખસેડવામાં આવશે અનેનું મૂલ્ય X ફ્રેમ પોઇન્ટરથી 8 બાઇટ્સ સ્થાન પર સ્ટેકમાં હાજર EDX રજિસ્ટરમાં ખસેડવામાં આવશે પછી એક્સ માયલિબ એન્ટમાં સંગ્રહિત થાય છે તો ચાલો આપણે જોઈએ GDB આની સાથે કામ કરે છે તેથી આપણે આ ખોલીશું અને જીડીબી ડ્રાઈવર માટે dpic એક્ઝેક્યુટેબલ છે ચલાવીશું પહેલાંની જેમ આપણે એલડી લાઇબ્રેરી પાથ બનવાની જરૂર છે તેથી અપેક્ષા મુજબ mylib 100 છે અને log નું મૂલ્ય 5555 છે તો ચાલો જોઈએ કે આ જીડીબી આંતરિક રીતે કેવી રીતે કાર્ય કરી રહ્યું છે આપણે set mylib int પર બ્રેકપોઇન્ટ મૂકી અને પ્રોગ્રામ ચલાવીએ અને પછી આપણે ફંક્શનને ડિસએસેમ્બલ કરીએ છીએ તેથી તમે જોશો કે આક getpcthunk ax પર કોલ છે તેથી આપણે જાણીએ છીએ કે અહીં શું થાય છે તે આગળની સૂચનાનું સરનામું છે તે આ સૂચના છે EAX રજિસ્ટરમાં ખસેડવામાં આવે છે ચાલો Gedit ખોલીએ અને નોંધ લઈએ કે EAX રજીસ્ટરમાં આગળની સૂચનાનો સમાવેશ થાય છે આ ઇએક્સ રજિસ્ટર પર આપણે 0x1AB8 નું ઑફસેટ ઉમેરી રહ્યા છીએ કેલ્ક્યુલેટર લો તેને હેક્સાડેસિમલ મોડ માં 1 એબી 8 મૂકો તેથી આપણે જોઈએ છીએ કે આપણને 0xF7FD3000 નું સરનામું મળે છે આપણા GOT ટેબલનું સરનામું F7FD3000 છે તેથી આપણે તેને અહીં જ સ્ટોર કરી શકીએ છીએ અને જી જોઈને આપણે તેની ચકાસણી કરી શકીએ છીએ અને આપણે નીચે પ્રમાણે EAX રજિસ્ટરની સામગ્રીને જોઈ શકીએ છીએ EAX રજીસ્ટર કરીએ છીએ અને આપણે જોઈએ છીએ કે ખરેખર તે F7FD3000 છે હવે GOT ટેબલની અંદર જ્યાં આપણી પાસે 0x14 છે જ્યાં mylib int નું સરનામું છે ચાલો આમાંથી 0x14 ની કિંમત બાદબાકી કરીએ અને આપણે આ એન્ટ્રી જોઈએ છીએ તે F7FD3000 14 છે જે GOT કોષ્ટકમાં એન્ટ્રી છે જેમાં mylib int ચલનું સરનામું છે જુઓ driver

c અને આપણે આ ગ્લોબલ ચલ glob નું સરનામું જોઇયે આપણે જોઈએ છીએ કે આનું સરનામું 0x804A024 છે હવે આપણે શું કરી શકીએ તે છે GOT કોષ્ટકની સામગ્રીને glob તરફ નિર્દેશ કરવા માટે બદલી શકીએ તેથી આ નીચે પ્રમાણે કરવામાં આવે છે આપણે તેને glob જેટલું તરીકે સેટ કરી શકીએ છીએ અને તેથી આપણે શું અહીં કર્યું છે કે mylib int ની એન્ટ્રી હવે આ ગ્લોબલ ચલ glob પર પોઇન્ટ કરે છે તમે ચકાસી શકો છો કે આ ગ્લોબનું સરનામું છે કોડ ચલાવવાનું ચાલુ રાખવા પર તમે જે જુઓ છો તે આપણને અમાન્ય દૂષિત આઉટપુટ મળ્યું છે તેથીglobનું મૂલ્ય આ પ્રોગ્રામ મુજબ 5555 હોવું જોઈએ પરંતુ આપણે જી ટેબલમાં ફેરફાર કર્યા છે તેથી ગ્લોબનું મૂલ્ય 100 છે તેથી ASLR એ હુમલાઓને વધુ મુશ્કેલ બનાવ્યું હોવા છતાં પણ હજી ત્યાં સંભવિત ભૂલો છે કે જેનો ઉપયોગ એટેકર પ્રોગ્રામના કામમાં ફેરફાર કરવા માટે કરી શકે છે તે પ્રોગ્રામની વર્તણૂક અને તેથી વધુને બદલી શકે છે